આપણે સબસ્ટીટ્યુશન થિયર્મ જોયો જ્યાં ઘટકને વોલ્ટેજ સ્ત્રોત અથવા કરંટસ્ત્રોત દ્વારા બદલી શકાય છે અને વોલ્ટેજ સ્ત્રોત અથવા કરંટસ્ત્રોતનું મૂલ્ય એ ઘટકમાં હાજર રહેલા વોલ્ટેજ અથવા કરંટ જેટલું જ હોવું જોઈએ તે વોલ્ટેજ સ્ત્રોતનું મૂલ્ય સમગ્ર ઘટક પરનાં વોલ્ટેજ જેટલું હોવું જોઈએ અથવા કરંટસ્ત્રોત મૂલ્ય ઘટક પરનાં કરંટ જેટલું હોવું જોઈએ તેથી તે સબસ્ટીટ્યુશન થિયર્મ છે હવે તે હંમેશા આ રીતે કામ કરે છે તમે કોઈપણ ઘટકને વોલ્ટેજ સ્ત્રોત સાથે બદલી શકો છો જેનું મૂલ્ય ઘટક પરનો વોલ્ટેજ જેટલું હોય અને તે જ રીતે કરંટસ્ત્રોત માટે પણ હવે પાછા સબસ્ટીટ્યુશનમાં પણ ક્યારેક શક્ય છે કે તમે વોલ્ટેજ સ્ત્રોતને રેઝિસ્ટર સાથે સબસ્ટીટ્યુટ કરી શકો છો કે ઉદાહરણ તરીકે તે ખૂબ જ શક્ય છે હવે માત્ર એક જ શરત છે કે તે માટે તમારી પાસે એવો વોલ્ટેજનો સ્ત્રોત હોવો જોઈએ જે પાવર આપી શકતો હોય તેથી જો વોલ્ટેજ સ્ત્રોત પાવર જનરેટ કરે અને તમે તેને રેઝિસ્ટર દ્વારા બદલો છો તો સૌ પ્રથમ રેઝિસ્ટર ઋણ હોવો જોઈએ અને તે હંમેશા કામ કરતું નથી પરંતુ જો તમારી પાસે વોલ્ટેજ સ્ત્રોત છે જે પાવર જનરેટ કરે છે અથવા કરંટસ્ત્રોત છે જે પાવર જનરેટ કરે છે તો તેને રેઝિસ્ટર સાથે બદલો તો તે હંમેશા કાર્ય કરશે ચાલો જોઈએ કે તે સબસ્ટીટ્યુશન શું હોવું જોઈએ આ પણ સબસ્ટીટ્યુશન થિયર્મ છે પરંતુ આપણે તેને બેક સબસ્ટીટ્યુશન થિયર્મ કહી શકીએ અને ચાલો કહીએ કે મારી પાસે કરંટસ્ત્રોત I છે જેની સાથે ચોક્કસ V છે તો હું શું કહું છું કે આને રેઝિસ્ટર દ્વારા બદલી શકાય છે હવે રેઝિસ્ટરનું મૂલ્ય શું હોવું જોઈએ ચાલો કહીએ કે રેઝિસ્ટર પરનો વોલ્ટેજ VR છે અને રેઝિસ્ટરમાંથી કરંટ IR છે અને આપણે ઈચ્છીએ છીએ કે VR અને IR બરાબર V અને I ની સમાન હોય તેથી આપણે ઈચ્છીએ છીએ સર્કિટમાં કોઈપણ વોલ્ટેજ અથવા કરંટમાં ફેરફાર કર્યા વિના આ કરંટસ્ત્રોતને રેઝિસ્ટર સાથે બદલવું તેથી VR એ V હોવું જોઈએ અને IR એ I હોવું જોઈએ આપણે એ પણ જાણીએ છીએ કે રેઝિસ્ટર R એ VRIR છે જે V I હોવું જોઈએ તેથી જો મારી પાસે વોલ્ટેજ V સાથે કરંટસ્ત્રોત હોય તો હું તેને રેઝિસ્ટર સાથે બદલી શકું છું જ્યાં રેઝિસ્ટર મૂલ્ય VI છે તો આ રીતે તમે રેઝિસ્ટરનું મૂલ્ય શોધી શકો પરંતુ એક શરત એ છે કે આ રેઝિસ્ટર ધન હોવો જોઈએ તેથી આ પર્યાપ્ત સ્થિતિ છે તે તારણ આપે છે કે જો તમે કરંટસ્ત્રોત કે જે પોઝિટિવ રેઝિસ્ટર સાથે પાવર ઉત્પન કરે છે તેની સાથે સબસ્ટીટ્યટ કરો તો હંમેશા સબસ્ટીટ્યુશનનો અર્થ એવો હતો કે સર્કિટમાંનાં કોઈપણ વોલ્ટેજ અને કરંટ બદલાશે નહીં હવે બીજી રીતે જ્યારે કરંટસ્ત્રોત પાવર ઉત્પન્ન કરે જે ઘણીવાર સમાન ઋણ રેઝિસ્ટરને અનુરૂપ હોય તે કામ કરે છે પરંતુ હમણાં માટે આપણે તેને પ્રતિબંધિત કરીશું તેથી જો તમે જાઓ અને સર્કિટમાંનાં દરેક સ્વતંત્ર સ્ત્રોતને ધન અથવા ઋણ રેઝિસ્ટર સાથે બદલો તો તે કેટલીક અન્ય પરિસ્થિતિઓને કારણે કામ કરશે નહીં આપણે અહીં તેમાં જઈશું નહીં હવે ઝડપથી આપણે અન્ય કેસ સાથે પણ કામ કરી શકીએ છીએ જ્યાં મારી પાસે અમુક વોલ્ટેજ સ્ત્રોત V સાથેની સર્કિટ છે અને કહી કે આ વોલ્ટેજ સ્ત્રોત V માંથી કરંટ I હોય હું કહું છું કે વોલ્ટેજ સ્ત્રોત V ને રેઝિસ્ટર દ્વારા બદલી શકાય છે હવે આ રેઝિસ્ટર કેટલો હોવો જોઈએ ફરીથી આપણે ઇચ્છીએ છીએ કે રેઝિસ્ટર પરનો વોલ્ટેજ VR એ V જેટલો જ હોય અને રેઝિસ્ટર માંથી કરંટ IR બરાબર I જેટલો જ હોય તેથી VR V અને IR I તેથી રેઝિસ્ટરનું મૂલ્ય જે VR બાય IR છે તે V બાય I હોવું જોઈએ તેથી જ્યારે હું વોલ્ટેજ સ્ત્રોતને રેઝિસ્ટર વડે બદલીશ ત્યારે મારે રેઝિસ્ટર સાથે સબસ્ટીટ્યુટ કરવું પડશે જેનું મૂલ્ય V બાય I છે જ્યાં V એ વોલ્ટેજ સ્ત્રોતનું મૂલ્ય છે અને I એ યોગ્ય નિશાની સાથેનો વોલ્ટેજ સ્ત્રોતમાંથી કરંટ છે ફરીથી આપણે કહીશું કે આ માત્ર ત્યારે જ કરવું જોઈએ જો R એ 0 કરતા મોટો હોય એટલે કે મૂળ વોલ્ટેજ સ્ત્રોત પાવર જનરેટ કરતો હોય તો જ તેથી સબસ્ટીટ્યુશન થિયર્મનું સ્વરૂપ આવું છે અને કેટલીકવાર તે સર્કિટ સાથે ઉપયોગી છે જ્યાં તમે ઘણા બધા કરંટસ્ત્રોતો દૂર કરવાં માંગો તો તમે કેટલાકને રેઝિસ્ટર વડે બદલી શકો છો